એક વાત શરૂ કરતા પહેલા DC સર્કિટ્સ માટે આપણે ઘણી વિવિધ પ્રકારની સમસ્યાઓ જોવાની કોશિશ કરી રહ્યા છીએ પરંતુ તે જ સમયે જ્યારે AC સર્કિટ આવશે ત્યારે ઉદાહરણોની સંખ્યા ઘટાડવી પડશે કારણ કે તે સમયે જટિલ સંખ્યા સામેલ કરવામાં આવશે અને આવી બાબતોને હલ કરવામાં વધુ સમય લેશે પરંતુ DC સર્કિટ માટેનો મૂળભૂત વિચાર સર્કિટના કાયદાઓ અને સિદ્ધાંતો છે તે RC સર્કિટ સિવાય સમાન છે r મહત્તમ પાવર ટ્રાન્સફર પ્રમેય પછીથી જોઈશું આમ બીજી સમસ્યા આવે છે આમ આ કિસ્સામાં શું કરવું તે છે તે નક્કી કરો કે આ આકૃતિમાં બતાવેલ સર્કિટના મેશ વિશ્લેષણનો ઉપયોગ કરીને i1 અને i2 નક્કી કરવા આમ આ આકૃતિ છે આ વસ્તુ અને r આ કિસ્સામાં જેમાં એક 51 50 વોલ્ટ સ્રોત છે અને એક r 10 વોલ્ટ સ્રોત છે આમ 10 વોલ્ટ સ્રોત અને તેને પ્રથમ સમજો આમ એક 10 વોલ્ટ સ્રોત એક 50 વોલ્ટ સ્રોત છે અને i1 અને i2 છે અને આ તે ડીપેન્ડેન્ટ વોલ્ટેજ સ્રોત છે અને અહીં તે 30 i1 છે અને અહીં તે r i2 છે અને i1 અને i2 હલ કરવી પડશે તો પહેલાની જેમ જ જો r KVL સમીકરણો લખો આ માટે તે પછીથી લખાયેલું છે આમ મૂળભૂત રીતે જો આ રીતે ખસેડો આ મેશ 1 છે અને આ મેશ 2 છે આમ જો આની જેમ આગળ વધવું હોય તો સરળતાથી r લખી શકો છો જેને r KCL KVL સમીકરણ કહે છે ઉદાહરણ તરીકે મેશ 1 આની જેમ આ કલોકવાઈઝમાં આગળ વધવું આમ તે પ્રથમ 50 હશે પછી r પછી 10 i1 20 i1 અને આ દિશામાં i1 ખસેડવું અને આ r i2 છે આમ આ દિશામાં પરિણામ i1 i2 છે આમ 10 i1 i2 છે અને આ લૂપનો સામનો કરવો અને ખસેડવું ટર્મિનલ આમ 30 i1 0 આમ આ એક એક સમીકરણ હશે પાછળથી તે આપવામાં આવે છે પરંતુ આ એક સમીકરણ છે આમ તે છે આમ તે જ રીતે જ્યારે મેશ 2 માં r k KVL લાગુ કરો ત્યારે તે કરી શકે છે આ 5 Ωઅવરોધથી ખસેડવા માટે આમ તે 5 i2 છે પછી 10 વોલ્ટ ટર્મિનલ 10 છે તો અહીં પણ જો આની જેમ ખસેડો તો 30 i1 આવી રહ્યું છે આમ 30 i1 આ દિશામાં આગળ વધવું આ i2 છે અને અહીં i1 છે આમ ઉપરની દિશામાં i2 i1 આમ 10 i2 i1 0 છે આવા સમીકરણો લખવું r આ છે આવા સમીકરણો લખતી વખતે કંઈપણ ખૂટતું નથી આમ બે સમીકરણો મળશે અને તે મુજબ i1 અને i2 માટે હલ કરવી પડશે આમ જો મેશ 1 પર જાઓ તો આ સમીકરણ છેવટે તે i1 i2 5 આવે છે અને મેશ 2 માટે તે આવી રહ્યું છે r આ વસ્તુ r 4 i1 3 i2 આ મેશ 1 માટે છે આ મેશ 1 i1 i1 i2 5 માટે છે અને આ r મેશ 2 માટે છે જે r 4 i1 3 i2 બરાબર 2 છે જો તેને હલ કરવામાં આવે તો i1 13 7 એમ્પીયર મળશે અને i2 22 7 એમ્પીયર આગળ એક એ નિર્ધારિત કરેલ પાવર 4 Ω અવરોધ તે ખરેખર પકડી રાખે છે તે નક્કી કરશે ખરેખર તે ફક્ત પકડી છે તે આકૃતિ 3 r આકૃતિ 3 27 ની સર્કિટમાં છે આમ પાવર શું છે 30 વોલ્ટ સ્રોત છે આમ r જો તે છે અને જો આ સર્કિટમાં જો આ જુઓ તો એક ડીપેન્ડેન્ટ વોલ્ટેજ સ્રોત 10 v1 છે ડીપેન્ડેન્ટ વોલ્ટેજ સ્રોત ત્યાં 10 v1 છે અને આ v1 ખરેખર આ વોલ્ટેજ છે અને એક વસ્તુ છે સર્કિટ જુઓ જો આ તરફ ઉપરનો એરો હંમેશ ાં હોય છે અને કંઈપણ ચિહ્ન નથી એટલે આ છે આ રીતે ધારવું પડશે જ્યારે પણ એરો મૂકશે આમ અહીં એરો ત્યાં છે અને આ છે પોઇન્ટ છે અને આ r છે ભલે તેનો ઉલ્લેખ ન હોય પણ કોઈપણ જો તે અહીં એરો છે કંઈ અહીં નથી એટલે એ આ છે આ છે અને આ વોલ્ટ 10 v1 નો અર્થ આ v1 ખરેખર આ વોલ્ટેજ છે આ v1 છે અને આ ડીપેન્ડેન્ટ વોલ્ટેજ સ્રોતને આ 10 v1 જેવું કંઈક આપવામાં આવે છે આમ જો તે છે તો જો તેવું છે તો પછી પ્રથમ શું કરવું એ v1 ની દ્રષ્ટિએ i1 ની અભિવ્યક્તિ શોધવી અગાઉ તે કેવી રીતે શોધવું તે જોયું છે આમ શું કરી શકે છે કે પ્રથમ આ રીતે KVL લો અહીં KVL લો આમ આ કિસ્સામાં જે બનશે તે આ રીતે ચાલશે નહીં જેવું તે બતાવવામાં આવ્યું છે તે અહીં બતાવ્યું છે પરંતુ આની જેમ જાઓ તો પછી આ કિસ્સામાં શું થશે આ i1 આમ તે ખરેખર હશે જો ફક્ત તેને અહીં મૂકીને v1 ને સાથે લઈ લો તો પછી શું થશે કે5 i1 લખો અને આ ટર્મિનલ આ મુદ્દાને ચિહ્નિત કરે છે v1 અને ટર્મિનલ અહીં આમ 30 30 0 એનો અર્થ એ કે i1 30 v1 5 હશે કારણ કે v1 ની દ્રષ્ટિએ i1 મેળવવો પડશે અથવા બીજી રીતે અન્ય રસ્તો બનાવી શકે છે કે તે r v1 ને આ i1 છે અથવા બીજી રીતે અહીં v1 r 30 5 i1 છે મને લાગે છે કે આ અમારી આ વસ્તુ 30 5 i1 છે તે r છે જે r v1 છે આમ v1 ને i1 ની દ્રષ્ટિએ પ્રાપ્ત કરવું પડશે કારણ કે i1 અને i2 હલ કરવી પડશે આમ v1 આમાંથી તે સ્પષ્ટ છે કે લાગુ છે કે KVL અહીં ફક્ત તે r 5 i1 v1 30 0 છે કારણ કે સમીકરણો પર જતા પહેલા પહેલા આ બધી બાબતોને સ્પષ્ટ કરવા દો જેને અહીં ખુલાસો કરવો જોઈએ હવે હું તેને સમજાવું આમ એકવાર તે થઈ જાય પછી તે શું કરવું છે આમ 5 i1 v1 30 લખવું આમ v1 30 5 1 બતાવ્યું હવે મેશ માં KVL લાગુ કરો આમ જો આવું કરો આવું કરો જો લખો જો KVL લખો તો અહીં જુઓ તે કેવી રીતે લખાય છે જો અહીં KVL લખો અહીં KVL આમ તે ખરેખર r 5 i1 છે અહીં લખવું પછીથી તે 5 i1 લખવામાં આવે છે તે 10 i1 પણ છે તે 5 છે અને 10 શ્રેણીમાં છે આમ મૂળરૂપે 15 i1 આમ 10 i1 પછી આ કરંટ i1 આ દિશા છે અને i2 આ દિશામાં જઈ રહ્યું છે આમ તે 1 i1 i2 છે પછી 10 v1 પછી તે અહીં છે 30 0 જો આ મેશ માં KVL લાગુ પાડશો તો આ તે શું છે જેને r કહે છે એ જ રીતે જો લાગુ પડે છે જે મેશ 2 માં KVL ને લાગુ કરે છે આમ તે જો મેશ 2 માં KVL લાગુ કરો તો તે જ રીતે ખસેડી શકાય છે આમ આ કિસ્સામાં તે અહીંથી પ્રારંભ થશે જો અહીંથી શરૂ થતા આની જેમ ખસેડો આમ તે 4 i2 છે ખાસ કરીને i1 ની દ્રષ્ટિએ મળેલા આ 10 v1 v1 આવશે અને ઉપર તરફ જવું આમ 1 અને આ i1 છે કારણ કે કરંટ i1 આ રીતે આગળ વધી રહ્યું છે આમ i2 i1 0 છે આ બીજું સમીકરણ છે આમ ચાલો આપણે તેને સમજીએ તો આની જેમ આમ આ રીતે મેશ 1 આ સમીકરણ મેળવશે તે માટે આમ આ સમીકરણ છે પછી સરળીકરણ આ જેવું છે આમ આ સમીકરણ 2 કહે છે અને અહીં v1 r 30 5 i1 રાખવું પડશે જે i1 અને i2 ની દ્રષ્ટિએ કોઈપણ સમીકરણ મેળવશે એ જ રીતે જો તેને સમજો જો માફ કરશો જો મેશ 2 પર જાઓ તો તે માટે લખ્યું છે કે આ મેશ 2 પર KVL છે અને અંતે અહીં v1 30 51 મૂકો આમ બીજું સમીકરણ 51 i1 5 2 300 મળશે અને આ બેને હલ કરો સમીકરણ 3 અને 4 ને હલ કરો જો તેને હલ કરો તો આમ i1 4 8 4 એમ્પીયર મળશે અને i2 10 64 એમ્પીયર અને પાવર 4 Ω અવરોધ છે 10 64 વર્ગ 4 આમ 453 25 વોટ અને પાવર 30 વોલ્ટ સ્રોત તે 30 4 84 છે આમ 145 2 વોટ કારણ કે સ્રોતમાંથી કે i1 સ્રોત i1 કરંટ સપ્લાય કરે છે આમ તે 30 4 પોઇન્ટ છે અને મૂળ રૂપે 30 વોલ્ટ i1 i1 એ 4 84 છે આમ તેઓ 45 2 વોટ છે આમ હવે આ સરળ ઉદાહરણ લો 2 આકૃતિમાં બતાવેલ સર્કિટમાં i2 નક્કી કરો આમ આ સર્કિટને શોધવી છે r i2 કરંટ 5 એમ્પીયર જુઓ આ તે આ દિશા છે ત્યાં તે અર્થ છે i1 ખરેખર 5 એમ્પીયર કારણ કે જ્યારે તેઓ i1 ને ખસેડે છે જેમ કે આ i1 આ રીતે ચાલે છે આ i1 આ કલોકવાઈઝમાં ચાલે છે અને આ બહાર આવી રહ્યું છે આમ i1 5 છે તે પછી આ મેશ માં આને KVL લાગુ કરો r લાગુ કરો આમ જો આની જેમ આ રીતે ખસેડો તો તે આ પ્રમાણે 100 હશે હવે ફરીથી અને ફરીથી પુનરાવર્તન કરવાની જરૂર નથી હવે સમજી ગયા 100 10 આ કરંટ i2 આ દિશા છે આ કરંટ i2 છે અને i1 આ દિશામાં છે આમ તે 10 i2 i1 5 i2 હશે કારણ કે આ 5 Ω અવરોધ ત્યાં આ 5 i2 0 છે પરંતુ i1 5 એમ્પીયર જો i1 5 આપે છે તો તે બનશે 100 10 i2 5 5 2 0 જેમાંથી i2 ની ગણતરી કરવી પડશે આમ તે ગણતરીઓ r છે તે અહીં આપવામાં આવ્યું છે આમ આ એક સરળ વસ્તુઓ છે આમ i2 ખરેખર 103 એમ્પીયર આ જવાબ છે આમ તે જ રીતે આ માટે આકૃતિમાં બતાવેલ સર્કિટના i1 i2 અને i3 નક્કી કરો આમ આ કિસ્સામાં જો આ સમસ્યા માટે જોવું જોઈએ તો r i1 શોધવા પડશે પછી i2 પછી i3 અને જો તે જુઓ તો આ મેશ છે અને આ 1 મેશ અને 2 મેશ ની વચ્ચે 1 કરંટ સ્રોત છે આમ આમ તે જોવાનું છે કે આ એક સુપર મેશ બનાવે છે કારણ કે આ એક મેશ છે આ છે મેશ અને એક કરંટ સ્ત્રોતની વચ્ચે આ બંને મેશ છે આમ તે સુપર મેશ થી ગણતરી કરી રહ્યું છે આમ અને જો આ કરંટ ને જોવામાં આવે તો આ રીતે લે છે જો લૂપ લે તો તે i2 છે અને આ તે લે છે આ દિશા i1 છે અને 5 એમ્પિયર બતાવવામાં આવ્યું છે કે તે ઉપરની તરફ છે આમ તે જોવા માટે કે આ એક છે કારણ કે આ એક સુપર મેશ બનાવે છે તો તેના કારણે કેટલાક અચળ સમીકરણ આવશે આમ કોઈ કેવી રીતે કરી શકે તે પહેલાં દેખાશે કારણ કે તે એક સુપર મેશ છે આમ ત્યાં એક અચળ સમીકરણ હશે આમ પહેલા KVLથી આમ આ છે આ એક નોડ છે ત્યાં નોડ છે આમ આ i2 કરંટ આવી રહ્યો છે આમ આ ખરેખર r i2 છે કારણ કે કલોકવાઈઝ ચાલતા આ i2 છે અને આ 5 એમ્પિયર કરંટ છે ઉપરની તરફ આગળ વધવું અને આ ખરેખર આ i1 છે આમ આ i1 છે આમ જો જોશો તો આમ આ i2 કરંટ નોડ a પર દાખલ થાય છે આમ 5 એમ્પીયર અને i1 બંને બહાર નીકળે છે આમ i2 ખરેખર5 i1 અથવા i2 i1 5 એમ્પીયર આ એક સરળતાથી r લાગુ પડે છે જેને r KCL કહે છે નોડ a પર છે બીજી વસ્તુ સરળ વસ્તુ છે બીજી વસ્તુ આ છે 2 આ રીતે આગળ વધી રહી છે અને આ i1 આ રીતે આગળ વધી રહ્યું છે આ r i1 છે અને આ 5 એમ્પીયર દિશા ઉપરની તરફ છે આમ ઉપરની દિશા કરંટ ખરેખર i2 i1 છે આમ આ 5 એમ્પીયર છે જે સીધી રીતે 5 એમ્પીયર લખી શકે છે આમ તે સમીકરણ પછીથી જોશે અને આ આ એક સુપર મેશ બને છે તેનો અર્થ એ કે આ માટે KVL લાગુ કરવું પડશે કારણ કે આ બાકાત રાખી શકે છે અને પછી ડેશ લાઇન બનાવી શકે છે અને તે કરી શકે છે આમ આમ આ એક સુપર મેશ છે આમ તે લખવું જે સરળતાથી લખે છે તે સમીકરણ લખી શકે છે તે હવે સમજી શકાય છે તે આના જેવા હશે તે 2 i1 i3 હશે કારણ કે આ પરિણામ છે આ દિશામાં માફ કરશો આમ ફક્ત પકડી રાખો આમ આ દિશામાં પરિણમે છે આમ તે r i1 i1 i3 છે અહીં તે r i2 r i3 હશે આમ 2 i1 i3 4 r i2 i3 1 અને જો આની જેમ આવે છે r i1 1 0 આમ તે જો રીતે આ અન્ય મેશ 3 માટે પણ KVL લાગુ કરી શકાય છે આમ જો આ KVL લાગુ કરો આમ સુપર મેશ માં r આમ આનું સમીકરણ લખ્યું છે અને જો મેશ 3 માટે ફરીથી KVL લાગુ કરો આ r સમીકરણ છે આ મેશ 1 સમીકરણ 1 માટે છે અને મેશ 3 સમીકરણ માટે છે આમ નોડ A પર KCL લાગુ કરો અગાઉ કહ્યું હતું કે i2 i1 5 આ સમીકરણ 3 છે 1 2 અને 3 સમીકરણ ઉકેલો આમ r i1 100 18 એમ્પીયર મળશે i2 10 18 એમ્પીયર અને i3 8054 એમ્પીયર તો આ જવાબ છે આમ એક ઉદાહરણ તરીકે આપો આમ તે પણ શોધો કે પાવર શું પૂરી પાડવામાં આવે છે અથવા શોષી લે છે આ કરંટ અને વોલ્ટેજ સ્ત્રોત જે અહીં કરવામાં આવતું નથી પરંતુ તે એક ઉદાહરણ છે કૃપા કરીને તે કરો આગળ તે છે કે નોડલ વિરુદ્ધ મેશ વિશ્લેષણ આમ નોડલ વિશ્લેષણ માટે ક્યાં જશે અને મેશ વિશ્લેષણ દેખાવ માટે ક્યાં જશે આ ખરેખર સામાન્ય રીતે નોડલ અને મેશ વિશ્લેષણ બંને માટે વિશ્લેષણ અને જટિલ સર્કિટની વ્યવસ્થિત રીત પ્રદાન કરે છે આમ જો ઉદાહરણ તરીકે હોય તો ફક્ત પકડી રાખો ઉદાહરણ તરીકે નેટવર્કમાં કે જેમાં ઘણા શ્રેણીબદ્ધ જોડેલ તત્વો શામેલ છે સુપર મેશ અથવા વોલ્ટેજ સ્રોત મેશ વિશ્લેષણ માટે યોગ્ય છે અને તે જ રીતે નેટવર્ક કે જેમાં સમાંતર જોડેલ તત્વો કરંટ સ્રોત અથવા સુપર નોડ છે નોડલ વિશ્લેષણ માટે યોગ્ય છે પરંતુ આ ખરેખર કંઈક આપવાનું છે ખરેખર પ્રશ્ન એ છે કે જ્યાં ન્યુનત્તમ સંખ્યાનાં સમીકરણો છે જો ન્યુનત્તમ સમીકરણ હોય તો નોડલ વિશ્લેષણ માટે તે જોવાનું છે કારણ કે જો સમીકરણની લઘુત્તમ સંખ્યા એટલે કે સ્પર્ધા સમય ઓછો છે કેમ કે નોડલ વિશ્લેષણ અથવા મેશ વિશ્લેષણ તે યોગ્ય હશે જેથી ઓછામાં ઓછું હોઈ શકે સમીકરણની સંખ્યા તે છે કે જે r માટે તે વિચાર છે જે નોડલ અથવા મેશ વિશ્લેષણ માટે કરે છે આમ અંતિમ બાબત એ છે કે જો વોલ્ટેજ ની જરૂર હોય તો પછી નોડલ વિશ્લેષણ માટે જાઓ જો કરંટ ની આવશ્યકતા હોય તો વધુ સારી રીતે મેશ વિશ્લેષણ માટે જાઓ પરંતુ બંને કિસ્સાઓમાં કૃપા કરીને જુઓ કે નોડલ વિશ્લેષણની જરૂર છે કે કેમ જ્યાં ઓછામાં ઓછા સંખ્યાનાં સમીકરણો છે આ વિચાર છે આમ આ નોડલ અને r વચ્ચે તફાવત છે જેને મેશ વિશ્લેષણ કહે છે હવે ઉદાહરણ કરવાથી ઓછામાં ઓછી 10 સમસ્યાઓ થશે આમ અહીં નોડલ પદ્ધતિનો ઉપયોગ કરીને v1 અને v2 શોધવા પડશે જવાબો દરેક જગ્યાએ આપવામાં આવે છે જુઓ v1 2 વોલ્ટ અને v2 14 વોલ્ટ આ કરશે એ જ રીતે ઉદાહરણ 2 લો આમ નોડ વોલ્ટેજ પદ્ધતિનો ઉપયોગ આકૃતિ 32 માં દર્શાવવામાં આવેલા સર્કિટના v1 અને v2 ને પ્રકરણ 3 32 માં નક્કી કરે છે આમ આકૃતિ 3 2 છે આમ આ એક બીજું છે જે આ હલ કરશે પછી નોડલ વિશ્લેષણનો ઉપયોગ કરીને અન્ય એક આકૃતિ 3 3 આકૃતિ r 33 માં બતાવેલ સર્કિટમાં દરેક સ્ત્રોતને વિતરિત પાવર શોધો આમ આ આકૃતિ છે આમ સર્કિટના વિતરિત પાવર દરેક સ્રોતને શોધવા પડશે આગળ આ જવાબો 150 વોટ આપવામાં આવે છે 80 વોટ અને અનુક્રમે 144 વોટ જવાબો આપવામાં આવ્યા છે આમ આકૃતિ 34 માં બતાવેલ સર્કિટની v1 અને v2 નક્કી કરો તો અહીં પણ v1 અને v2 ને શોધવા માટે જવાબો આપવામાં આવ્યાં છે આશા છે કે બધા જવાબો સાચા છે પરંતુ સૂચવો જો આમાં કોઈ ભૂલ મળી હોય તો કૃપા કરીને જવાબ આપો કે જેથી તે સુધારી શકે આમ ઉદાહરણ તરીકે 5 છે v1 v2 અને v3 શોધવા પડશે અને આ સર્કિટની આકૃતિ 35 માં બતાવ્યા પ્રમાણે આમ આ 35 આકૃતિ છે અહીં v1 r v2 શોધવા પડશે v1 v2 v3 અને I ને પૂછવું પડશે v3 v2 અહીં છે v2 ને પકડી રાખો આ લૂપ ન કરો આ ખરેખર v2 છે અહીં તે v2 આપવામાં આવે છે v1 v1 v2 અને v3 શોધવા પડશે અને આ સમસ્યા માટે છે અહીં કંઈક અલગ છે કારણ કે સામાન્ય રીતે પરંતુ અહીં તે શોધવા માટે આપવામાં આવ્યું છે જવાબો આપવામાં આવે છે v1 પરંતુ નોંધ લો કે v2 એ સંદર્ભ નોડ નથી કે 0 પોટેન્શિયલ છે 73 વોલ્ટ જવાબો આપવામાં આવ્યા છે પછી ઉદાહરણ 6 નોડલ વિશ્લેષણનો ઉપયોગ કરી રહ્યાં છે સર્કિટના ix નક્કી કરવા પડશે આમ ix છે ડીપેન્ડેન્ટ વોલ્ટેજ સ્રોત છે અને જવાબ ix 2 31 એમ્પીયર આપવામાં આવે છે તેવી જ રીતે સમસ્યા 7 માટે તે ઉદાહરણ 7 મેશ કરંટ તકનીક શોધી ઉપયોગ કરે છે i ખરેખર તે ix હોવું જોઈએ તે નોડલ વિશ્લેષણ છે ખરેખર આ r ix હોવું જોઈએ આમ અહીં તે એક સુધારણા છે આ પ્રત્યય ix હોવું જોઈએ આમ આકૃતિ 36 નો અર્થ છે તે આ આકૃતિ સમાન આકૃતિ છે અને તેને શોધવા પડશે અને આ પણ r ix છે આમ ix કારણ કે તે પણ 2 3 જવાબ સમાન હોવા જોઈએ આમ 2 3 એમ્પીયર આમ આ માત્ર સુધારેલ છે આમ આ કરશે આમ તે કરશે આમ આ r નોડલ વિશ્લેષણ માટે પૂછે છે અને તે જ વસ્તુ મેશ વિશ્લેષણ માટે પૂછે છે બંને કરશે 8 આ આકૃતિમાં બતાવેલ સર્કિટના v1 v2 v3 શોધવા પડશે આમ v1 v2 v3 બધા ચિહ્નિત થયેલ છે આમ અને ડીપેન્ડેન્ટ અને ઈનડીપેન્ડેન્ટ r આ વસ્તુ 4 ix કે r 10 એમ્પીયર છે અને ત્યાં 4 ix r આધારિત કરંટ સ્રોત છે આમ ફક્ત બધા જવાબો આપવામાં આવ્યા છે આમ બીજી વસ્તુ ફક્ત તેને પકડી રાખવી તે બરાબર છે અને બીજી બાબત એ છે કે મેશ વિશ્લેષણનો ઉપયોગ કરીને ઉદાહરણ 9 સર્કિટના ix નક્કી કરે છે આમ ત્યાં ખૂબ જ ડીપેન્ડેન્ટ વોલ્ટેજ સ્રોત છે અને આ કરંટ ix છે આમ આ એક શોધો અને જવાબ ix 5 એમ્પીયર આપવામાં આવે છે છેલ્લી સમસ્યારૂપ રીતે ઘણી સમસ્યાઓ હોય છે પરંતુ DC સર્કિટ માટે ફક્ત આ સવારે 10 વાગ્યે ફક્ત AC સર્કિટની સમસ્યા ઓછી થશે આમ મેશ કરંટ પદ્ધતિનો ઉપયોગ કરીને સર્કિટમાં 2 2 Ω અવરોધમાં વિતરિત પાવર નક્કી કરો આમ આ તે છેલ્લી સમસ્યા 10 છે મેશ કરંટ પદ્ધતિનો ઉપયોગ કરવો પડશે આ આકૃતિમાં બતાવેલ સર્કિટમાં 2 Ωઅવરોધમાં પહોંચાડેલ પાવર નક્કી કરવી પડશે આમ આ તે આકૃતિ છે આમ 2 ઈનડીપેન્ડેન્ટ r વોલ્ટેજ સ્ત્રોતો ત્યાં એક ડીપેન્ડેન્ટ r કરંટ સ્રોત છે આમ આ બધી બાબતો અહીં 1 ફક્ત 1 ફક્ત અહીંથી 1 ને પકડી રાખો આ માફ કરશો અહીં તે ડીપેન્ડેન્ટ કરંટ સ્ત્રોત છે કારણ કે આ ix છે અહીં બદલો અહીં આ વસ્તુઓ બદલો આમ તે 4 ix હોવું જોઈએ આમ આ સુધાર્યું છે આમ આ r સાથે આ પ્રકરણ નજીક હશે હવે પછીના પર જાઓ આમ વિગત આપવવામાં આવી છે આમ ઘણા ઉદાહરણો ઉકેલાયા છે આ બધી બાબતો સમજી ગઈ છે આમ હવે પછીનું એક સર્કિટ પ્રમેય હશે આમ ખરેખર પ્રકરણ 3 માં સર્કિટ પ્રમેય જોયું છે કે KCL અને KVLનો ઉપયોગ કર્યો છે અને સર્કિટ વિશ્લેષણ અને તેના મૂળ રૂપરેખાંકનમાં કોઈ ચેડા કર્યા વિના આ અસલ rને બતાવે છે પરંતુ આ વિશ્લેષણના RCસી r KCL r KCL KVLના સર્કિટ વપરાશકારની મોટી ખામીમાં નોડલ અને મેશ વિશ્લેષણ માટે જતા KVLને આ બાબત ખૂબ મોટી જટિલ સર્કિટને હલ કરવી પડશે આમ વર્ષોથી અને તે એક કંટાળાજનક ગણતરી શામેલ છે આમ સર્કિટની જટિલતાને જોવો વર્ષોથી ઇજનેરોએ કેટલાક સર્કિટ પ્રમેય વિકસાવ્યા છે અને આમ આવા પ્રમેયતાઓને કોઈક વાર થેવેનિન નો પ્રમેય અને નોર્ટન ના પ્રમેય કહેવામાં આવે છે આમ આ પ્રમેય લીનીયર સર્કિટ માટે લાગુ પડે છે અને આ પ્રકરણમાં પ્રથમ લીનીયર સર્કિટ ની કલ્પના વિશે ચર્ચા કરો અને સુપર પોઝિશન સોર્સ ટ્રાન્સફોર્મેશ ન અને મહત્તમ પાવર ટ્રાન્સફર ની કલ્પના પર પણ ચર્ચા કરીશું તે બાબતોને રેખાંકિત કરી છે આમ અહીં સર્કિટ પ્રમેય થેવેનિન ના પ્રમેય અને નોર્ટન ના પ્રમેય શીખશે તે સિવાય સુપર પોઝિશન પ્રમેય પછી r સોર્સ ટ્રાન્સફોર્મેશ ન અને પ્રથમ DC સર્કિટ માટે r માટેની મહત્તમ પાવર ટ્રાન્સફર સ્થિતિ શીખીશું આમ જ્યારે પણ લીનીયર પ્રોપર્ટી માટે જાઓ આમ મૂળભૂત રીતે તે કોઈ તત્વની પ્રોપર્ટી કારણ અને અસર વચ્ચેના લીનીયર સંબંધનું વર્ણન કરે છે આ ઉચ્ચતર માધ્યમિક ભૌતિકશાસ્ત્રમાંથી પણ આ જાણે છે કે તે કારણ અને અસર વચ્ચેના લીનીયર સંબંધને વર્ણવતા તત્વની પ્રોપર્ટી છે આમ જોકે લીનીયર સંપત્તિ ઘણા સર્કિટ તત્વોને લાગુ પડે છે પરંતુ આમાં તે ફક્ત DC સર્કિટને સંભાળનારા અવરોધ સુધી મર્યાદિત છે આમ લીનીયર પ્રોપર્ટી જેમાં સ્કેલિંગ હોમોજેનીટી પ્રોપર્ટી બંનેનું સંયોજન છે હોમોજેનીટી પ્રોપર્ટી કે જે સ્કેલિંગ અને પ્રોપર્ટી છે આમ એક હોમોજેનીટી છે બીજી એડીવીટી છે આમ આ લીનીયર પ્રોપર્ટી બંનેનું સંયોજન છે આમ ફક્ત તેને કરવું આમ હોમોજેનીટી પ્રોપર્ટી માટે જરૂરી છે કે જો ઇનપુટ્સ તેને ઉત્તેજીત કરવામાં આવે છે જો ઇનપુટને ઉત્તેજીત કરવામાં આવે છે તો અહીં તે ફક્ત આને ચિહ્નિત કરશે જો ઇનપુટ ઉતેજીત છે અને તે ગુણાકાર અચળ છે તો આઉટપુટ પણ ગુણાકાર સમાન સ્થિર છે ઉદાહરણ તરીકે જ્યાં v i R ને Ω નો નિયમ છે તો પછી જો ગુણાકાર અચળ k વધારો માર્ગ વધતો જાય છે આમ KV KR આવે છે આમ તે આવશે